તેથી આપણે સિંગલ વ્યૂ કેમેરા ભૂમિતિ પર આપણું પ્રવચન ચાલુ રાખીશું જ્યારે તમારી પાસે એક જ કેમેરા દ્વારા સમાન દ્રશ્યની બહુવિધ વ્યૂ છબીઓ હોય ત્યારે આપણે વિવિધ પ્રકારના હોમોગ્રાફી વિશે ચર્ચા કરી રહ્યા છીએ જે એક જ વ્યૂ કેમેરા માં અસ્તિત્વ માં છે તેથી હમણાં આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધારો કેકૅમેરા સેન્ટર નિશ્ચિત છે પરંતુ તમે ઈમેજ પ્લેન ને તેની ઉભી અક્ષને સાપેક્ષ ફેરવ્યું છે તેથી તમે આ દૃશ્યને ધ્યાનમાં લો કે તમારી પાસે એક છબી સમતલ છે અને તમે કેન્દ્ર C ને ધ્યાનમાં લો છો અને આ સમતલ માં એક છબી રચિત છે જે x દ્વારા આપવામાં આવે છે હવે જો હું આ ઇમેજ પ્લેન ને એક અક્ષ વિશે ખૂણા દ્વારા ફેરવીશ તેથી તે કિસ્સામાં તમે આ પરિભ્રમણ ને કારણે બીજા ઇમેજ પ્લેન ને ધ્યાનમાં લઈ શકો છો અને તમને તે રોટેટ કેમેરાના તે ઇમેજ પ્લેન માંના બિંદુ સાથેના ઇમેજ પ્લેન સાથે આંતરછેદ મળશે તેથી હવે આપણે જોશું કે આ બે બિંદુઓ વચ્ચે હોમોગ્રાફી છે પહેલેથી જ આપણે આ વિશેષ વિશેષતાની ચર્ચા કરી હતી જ્યારે આપણે આક્ષેપિત રૂપાંતર વિશે ચર્ચા કરી હતી કેમેરા મેટ્રિક્સ પરિમાણો અથવા કેમેરા મેટ્રિસીસની બાબતમાં આપણે આ હોમોગ્રાફી ને સંબંધિત કરી શકીએ છીએ તેથી આ કિસ્સામાં ધ્યાનમાં લો કેમેરાની સંદર્ભ સ્થિતિ તરીકેનું પ્રથમ સ્થાન અને તેનું પ્રક્ષેપણ મેટ્રિક્સ આ સ્વરૂપમાં આપવામાં આવ્યું છે તેથી આપણે નોંધી શકીએ કે આ લગભગ એક કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલી છે આ એક કેમેરા કેન્દ્રિત સંકલન સિસ્ટમ છે પરંતુ તમારી પાસે કેલિબ્રેશન મેટ્રિક્સ છે તેથી આ કેસમાં તમારી પાસે કેલિબ્રેશન મેટ્રિક્સ સામેલ છે તેથી તે રીતે મારો અર્થ છે કે તમે તે ધ્યાન માં લઈ શકો છો તેમાં આ કેસ માં કેલિબ્રેશન મેટ્રિક્સ ના તે પરિમાણો છે તેથી આ તે પ્રક્ષેપણ મેટ્રિક્સ છે જે આપણને મળે છે અને જ્યારે તમે આ કેમરો ફેરવો છો ત્યારે બધુ જ રહે છે તેથી અનુવાદનું પરિમાણ છે મૂળનું ભાષાંતર તે 0 છે કારણ કે ત્યાં મૂળ નું કોઈ અનુવાદ નથી અને તે તેના દ્વારા પ્રતિબિંબિત થાય છે 0 કોલમ વેક્ટર નું મૂલ્ય ધરાવે છે પરંતુ તેમાં પરિભ્રમણ મેટ્રિક્સ છે આ R એક મેટ્રિક્સ છે જે આ ઊભી અક્ષ અથવા ફરતી પરિભ્રમણ ને કારણે રૂપાંતર સૂચવે છે તેથી હું બીજા સ્થાને આ પ્રક્ષેપણ મેટ્રિક્સ લખી શકું છું તેથી આ પ્રક્ષેપણ મેટ્રિક્સ છે તેથી જો હું ધ્યાન માં લઉં છું કે આને ધ્યાન માં લઈને હું આને સરળ બનાવી શકું છું તો તમે જાણો છો કે અહીં હું તેને સમાનરૂપે ઠીક કરી શકું છું કારણ કે કંઈ નથી પરંતુ તે તમને આઇડેન્ટિટી મેટ્રિક્સ આપશે તો હું આ પણ લખી શકું છું અને જેમ આપણે જાણીએ છીએ કે આ પ્રથમ કેમેરાનો પ્રોજેક્શન મેટ્રિક્સ છે તેથી આ તે છે જે તમને પ્રથમ કેમેરાનો ઇમેજ પોઇન્ટ આપે છે તેથી છેવટે પ્રકારના સંબંધ x સાથે સંબંધિત છે તેથી તે એક મેટ્રિક્સ ગુણાકાર છે જેને તમારે x ગુણાકાર કરવાની જરૂર છે અને તે મેટ્રિક્સ પોતે હોમોગ્રાફી છે તેથી આ બંને દ્રષ્ટિકોણ વચ્ચે અને સમાન દ્રશ્ય બિંદુ ના અનુરૂપ ઇમેજ પોઇન્ટ્સ સાથે હોમોગ્રાફી ની સ્થાપના આ રીતે થાય છે અને આ હોમોગ્રાફી મેટ્રિક્સ ના કેટલાક રસપ્રદ ગુણધર્મો છે કારણ કે આ પરિભ્રમણ મેટ્રિક્સની એક રસપ્રદ પ્રોપર્ટી છે જેમ કે પ્રથમ વસ્તુ એ છે કે તેમાં આ પરિભ્રમણ મેટ્રિક્સ ના ઇગન્ મૂલ્યો સમાન છે અને પરિભ્રમણ મેટ્રિક્સના ઇગન્ મૂલ્યો સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે પરિભ્રમણ મેટ્રિક્સની ખાસ રચના ના આ ગુણધર્મને કારણે એક અક્ષ ખૂણા પર ફેરવે છે તેથી તે અને હોવું જોઈએ તેથી તે એક જટિલ જથ્થો છે જેમ આપણે જોઈ શકીએ છીએ અને તે એક સ્કેલ ફેક્ટર છે તેથી તે ઇગન્ મૂલ્યો માં છે અથવા તો હું તેને અને તરીકે લખી શકું છું તેથી તે એક સ્કેલ મૂલ્ય છે હવે H ને કન્જ્યુગેટ રોટેશન હોમોગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ બે દૃશ્યોના પરિભ્રમણના કોણને માપવા માટે થઈ શકે છે અને ઇગન્ વેક્ટર વાસ્તવિક ઇગન્ વેલ્યુ ને અનુરૂપ છે જે તે અહીં તરીકે દર્શાવવામાં આવ્યું છે જે એક સ્કેલર છે જે ઇગન્ વેલ્યુ ના આ સમૂહ પર પણ સ્કેલ મૂલ્ય દર્શાવે છે તેથી તે ઇગન્ વેક્ટર એ રોટેશન અક્ષનો વિનિમય બિંદુ છે તો તે બીજી રસપ્રદ માહિતી છે તેથી ચાલો આપણે જોઈએ કે આ હોમોગ્રાફી વિવિધ ઇમેજિંગ ને લગતા કેવી રીતે વાપરી શકાય આ સિંગલ વ્યૂ કેમેરા ભૂમિતિ સાથે સંકળાયેલ આક્ષેપિત રૂપાંતર વિશે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ તેવી કેટલીક એપ્લિકેશનો આપણે અગાઉ જેની ચર્ચા કરી રહ્યા છીએ તેથી આપણે પહેલાથી જ અનુરૂપ એફાઇન સુધારણા અથવા સ્તરીકરણ કાર્યો ધ્યાનમાં લીધા છે જે છબીઓ સાથે હોમોગ્રાફી નો ઉપયોગ કરીને શામેલ છે હવે આપણે તે એપ્લિકેશનો ને અહીં ફરી એકવાર દર્શાવી શકીએ છીએ તેથી આપણે એક દૃશ્ય જોતાં કૃત્રિમ દ્રષ્ટિકોણો બનાવી શકીએ છીએ તેથી જેમ કે મેં મારા પ્રવચનોના પહેલા ઉદાહરણ માં કર્યું છે તેથી તમારી પાસે એક ત્રાંસુ સમતલ છે જ્યાં તમારા સંદર્ભ દૃશ્યના સંદર્ભમાં જો ત્યાં કોઈ ત્રાંસુ સમતલ હોય આનો અર્થ એ છે કે તમે વિચાર્યું છે કે આપણી કુદરતી વૃત્તિ એ ફ્રન્ટો સમાંતર સમતલને જોવાની છે અને કોઈપણ પ્રકારની ત્રાંસી રેખા માં સંવેદના તે ત્રાંસા ફ્રન્ટો સમાંતર સમતલના સંદર્ભમાં આવશે તેથી જો તમારી પાસે કોઈ સમતલ છે જે ફ્રન્ટો સમાંતર સમતલના સંદર્ભમાં એક કોણ બનાવે છે અને તે સમતલમાં કોઈ ઓબ્જેક્ટ પ્લાનર ઓબ્જેક્ટ અથવા છબી છે તેથી આપણે આ હોમોગ્રાફી તેને સીધી કરવા માટે તેને ફ્રન્ટો સમાંતર સમતલ માં બનાવવા માટે લાગુ પાડી શકીએ છીએ તેથી તમે આ વિશિષ્ટ ઉદાહરણ ને ધ્યાન માં લો જેથી સરખું સમાંતર દૃષ્ટિકોણમાં આપણે સમાન પાસા રેશિયો રાખીને આપણે ઇમેજ પોઇન્ટ ને ફરીથી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને પછી આપણે સમલૈંગિકતાની ગણતરી કરી શકીએ છીએ આ ઉદાહરણ ની આપણે પહેલેથી ચર્ચા કરી છે તેથી આપણે ગણતરી કરી શકીએ છીએ અને આપણે H સાથે સ્રોતની છબી લપેટી શકીએ છીએ બીજી પ્રકાર ની એપ્લિકેશન છબીઓનું મનોહર મોઝેઇકિંગ હોઈ શકે છે તેથી તમારી પાસે એક વિશાળ દૃષ્ટિકોણ છે તે ધ્યાન માં લો પરંતુ કોઈ ચોક્કસ સમયે તમારી પાસે છબીઓ લેવાનો મર્યાદિત દૃષ્ટિકોણ છે તેથી તમારી પાસે એક વિશાળ પેનોરેમિક દૃશ્ય છે અને એક જ કેમેરા સાથે તમે આખું દ્રશ્ય કેપ્ચર કરવા માંગો છો પરંતુ તમારા કેમેરામાં ફક્ત નાના જોવાનાં એંગલ પ્રતિબંધિત છે તેથી તમારી પાસે એક છબી સમતલ છે જ્યાં ફક્ત તે જ પોઇન્ટ્સ છે જે છબી સમતલ ના સંદર્ભ માં છેદે છે જે તમારા કેમેરાના સેન્સર દ્વારા સંવેદના માં લેવામાં આવ્યાં છે તે ફક્ત કબજે કરવામાં આવ્યા છે તેથી તમે તે કિસ્સામાં કેમેરા ફેરવીને છબીઓની શ્રેણી મેળવી શકો છો તેથી જુદા જુદા દૃષ્ટિકોણોથી છબીઓ મેળવવામાં આવે છે અને પછી ફરીથી સંદર્ભ સમતલ ના સંદર્ભ માં હોમોગ્રાફી પરિવર્તન કરો અને તેમને સમાન સંદર્ભ સમતલ હેઠળ મૂકો તેથી તે બધી છબીઓ તેથી તેઓ જાણે સરળ પ્લાનર સમતલ ની છબીઓ જેવા દેખાશે તેથી તે મોઝેઇક કરવાનું કાર્ય છે તેથી આપણે મારી પાછલી સ્લાઇડ માં ચર્ચા કરી છે કે અક્ષનું પરિભ્રમણ કેવી રીતે હોમોગ્રાફી તરફ દોરી જાય છે તેથી તમે અહીં ધ્યાનમાં લો કે આ તમારું સંદર્ભ સમતલ છે અને આ તે અન્ય દૃષ્ટિકોણો છે જ્યાંથી તમે તમારા કેમેરાથી જોઈ રહ્યા છો તેથી તમે આ દ્રષ્ટિકોણથી હોમોગ્રાફી લાગુ કરો એમ કહો કે આ હોમોગ્રાફી H1 છે અને ફરીથી આ દૃષ્ટિકોણથી હોમોગ્રાફી લાગુ કરો અને પછી બધા બિંદુઓ સમાન સંકલન સિસ્ટમ પર નોંધાયેલા છે અને તમે મોટી છબી મેળવી શકો છો તેથી આ પ્રકારની ગણતરીનો ઉપયોગ કરીને તમે પેનોરેમિક મોઝેઇકિંગ મેળવી શકો છો તો ચાલો ઇમેજિંગ માં પણ વેનીશિંગ બિંદુ ની ચર્ચા કરીએ મેં અગાઉ પણ મારા વ્યાખ્યાન માં વેનીશિંગ બિંદુનો ઉલ્લેખ કર્યો છે હોમોગ્રાફી ના સંદર્ભમાં વેનીશિંગ બિંદુઓ તેનો અર્થ એ છે કે પ્રોજેક્ટીવ ટ્રાન્સફોર્મેશન ના સંદર્ભમાં તે જ પ્રકારની સુવિધાઓ ધરાવતા કેમેરા ટ્રાન્સફોર્મેશન માંથી ઇમેજિંગ ના સંદર્ભમાં વેનીશિંગ બિંદુ તેથી વેનીશિંગ બિંદુઓ કંઈ નથી પરંતુ તે બિંદુઓની છબીઓ છે જે અનંત છે તમે આને ધ્યાનમાં લો ચાલો હું તમને એક પરિમાણીય દ્રશ્યના સંદર્ભમાં એક સાદ્રશ્ય આપું તેથી એક પરિમાણીય દ્રશ્ય વિશે અનંત રેખા અનંત રેખા પરના કોઈપણ બિંદુઓ વિશે વિચાર કરી શકાય છે તેથી તમે આને અનંત લાઇન તરીકે ધ્યાનમાં લઈ રહ્યા છો અને તેના પર બિંદુ પડેલો છે અને આપણે પ્રક્ષેપણના નિયમ સાથે કોઈ પણ મુદ્દા રજૂ કરી રહ્યા છીએ તે છે કે ત્યાં એક કેન્દ્ર છે અને આ લાઇન માં કોઈપણ બિંદુ લે છે અને પછી તમે તે લીટીથી તે કિરણ દોરો કેન્દ્ર માં છે અને તે તમારા છબી સમતલ પર છેદે છે તેથી આ કિસ્સામાં તે પણ ઇમેજ લાઇન છે તેથી આ કિરણ ના આંતરછેદનો બિંદુ તમને આ વિશિષ્ટ દ્રશ્ય બિંદુની છબી આપે છે તેથી દ્રશ્ય બિંદુ જેમ મેં કહ્યું છે તે એક પરિમાણીય જગ્યા છે તેથી જો હું આ લાઇન માંના બધા બિંદુ માટે આ પ્રકારની ઇમેજિંગ દોરું છું તેથી આપણે તેની અસર જોશું ધારો કે તમે બીજો બિંદુ લો ફરી એકવાર આ એક નવો ઈમેજ પોઇન્ટ છે પછી બીજો બિંદુ તેથી આ તે છબીઓને અનુરૂપ ચિત્રો છે જેનું તમે નિરીક્ષણ કરી રહ્યાં છો અને જો તમે આ વસ્તુઓ કરવાનું ચાલુ રાખો છો છેવટે જેમ તમે સમજો છો ત્યાં એક મર્યાદિત બિંદુ છે જે તમને કોઈ આંતર છેદ બિંદુ પ્રાપ્ત કરશે નહીં કારણ કે એકવાર જ્યારે તમારી પ્રક્ષેપણ કિરણ લગભગ સમાંતર બની જાય છે પછી બે સમાંતર રેખાઓ તે ફક્ત અનંતના બિંદુએ છેદે છે તેથી આપણે અહીં શું અવલોકન કરી શકીએ છીએ કે જો તમે આખરે આ કરવાનું ચાલુ રાખશો તો ત્યાં એક મર્યાદિત બિંદુ V હાજર છે જે આ રીતે ભૌમિતિક રૂપે વ્યાખ્યાયિત થયેલ છે L ની સમાંતર અને તે કેન્દ્ર C થી પસાર થતી લાઈન ને ધ્યાનમાં લો અને પછી તે લાઈન જ્યારે પોઇન્ટ V પર ઈમેજ લાઈનને છેદે છે કે જે વેનીશિંગ બિંદુ છે કારણ કે તમે આ લાઈનમાંથી પસંદ કરો છો તે અન્ય કોઈ બિંદુ તે હજી પણ એક બિંદુ પર છેદેશે જે આ કિસ્સામાં V ની ઉપર તરફ જવાનું નથી તેથી આ એક વેનીશિંગ બિંદુનું અર્થઘટન છે જ્યારે આપણે આપણા દ્રશ્યને એક પરિમાણીય સીધી રેખા તરીકે પ્રતિબંધિત કરીએ છીએ અને આપણી ઇમેજિંગ પ્લેન ઇમેજિંગ સ્ટ્રક્ચર પણ એક લાઇન છે તેથી આપણે બે પરિમાણીય સમતલમાં ત્રિ પરિમાણીય દ્રશ્યની ઇમેજિંગ માટે આ વિચારને વિસ્તૃત કરીએ છીએ અને આપણે જોશું કે આપણે કઈ પ્રકાર ની પરિસ્થિતિઓ મેળવીએ છીએ જેનો મેં ઉલ્લેખ કર્યો છે તે વેનીશિંગ બિંદુ છે અને આ સારાંશ એ છે કે એક લાઇન L નો વેનીશિંગ બિંદુ છે L ના સમાંતર ઇમેજ પ્લેન માં એકબીજાને છેદે છે અને કેમેરા સેન્ટર C થી પસાર થાય છે તેથી જો હું આ ખ્યાલ ને વિસ્તૃત કરું છું કારણ કે હું ઉલ્લેખ કરું છું ત્રિપરિમાણીય રેખા ને ત્રિ પરિમાણીય અવકાશ માં ધ્યાન માં લેશો તો આ રેખા નિર્ધારિત છે ફરી એકવાર તમારી ઇમેજિંગ ભૂમિતિ કેમેરાના કેન્દ્ર અથવા પ્રોજેક્શન C ના કેન્દ્રથી નિર્ધારિત છે અને ત્યાં એક ઇમેજિંગ સમતલ છે અને જો હું સમાન પ્રક્ષેપણ કન્સ્ટ્રક્શન્સ ને લાગુ કરું છું જેથી તમને ઇમેજ પ્લેન પરના બધા અંદાજિત બિંદુ મળશે તેઓ પણ લાઇન પર આવેલા છે અને અંતે જ્યારે કિરણોત્સર્જિત કિરણ કેમેરા કેન્દ્ર C દ્વારા જોડાય છે ત્યારે તે ફરીથી લાઇન L ની દિશાની સમાંતર બની જાય છે પછી મારો અર્થ એ છે કે તેમનો આંતરછેદ બિંદુ અનંતનો એક બિંદુ હશે જેનો અર્થ તે છે કે તે અનંતનો બિંદુ છે તે દિશામાં L અને તેમનો આંતરછેદનો બિંદુ છે અને તે કિરણ ના આંતરછેદનો બિંદુ છબી સમતલ સાથે વેનીશિંગ બિંદુ ની જેમ કાર્ય કરે છે તેથી ચાલો હું અહીં સમાન રચનાના બાંધકામમાં જોઉં છું અને અંતે જેમકે મેં ઉલ્લેખ્યું છે કે L ની સમાંતર લીટી જે પોઇન્ટ V પર છેદે છે જે વેનીશિંગ બિંદુ બને છે તમે નોંધો છો કે v r q તે બધા સીધી રેખા પર આવેલા છે કારણ કે તે સીધી રેખાની એક છબી છે અને તે સીધી રેખા પણ હશે અને તેથી તમે આગળ વધતા જતા પણ આગળ વધી શકો છો અને હજી પણ તમે ક્યારેય તે દિશા માં V તરફ વટાવી શકશો નહીં આ દિશામાં આ ચોક્કસ લાઇનમાં તેથી તે સીધી રેખા L નો અદ્રશ્ય બિંદુ છે તેથી આ રેખા L ની સમાંતર છે અને જેમ આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે કોઈ ચોક્કસ દિશામાં અનંતનો બિંદુ કેવી રીતે સૂચવવામાં આવે છે તે છે તેથી d લાઇન L ની દિશા છે અને જો હું તે બિંદુ ના પ્રક્ષેપણને લાગુ કરું છું તો હું તે ગાણિતિક મોડેલ લાગુ કરું છું જ્યાં હું માની રહ્યો છું કે કેમેરા મોડેલ એક સરળ કેનોનિકલ સ્વરૂપ તરીકે તે પછી તે સ્તંભ વેક્ટર છે તો આપણે Kd મેળવો તે વેનીશિંગ બિંદુ છે તેથી આ કિસ્સામાં તમે જાણો છો કે તમે નોંધ્યું છે કે વેનીશિંગ બિંદુ આ વિશિષ્ટ અથવા કેન્દ્રના સ્વતંત્ર અથવા કેમેરા કેન્દ્રની સ્થિતિના અનુવાદથી સ્વતંત્ર છે તો તે કેમેરા પોઝિશન છે તેથી જો તે ફેરવવામાં આવ્યું નથી કારણ કે તમે રૂપાંતર મેટ્રિક્સથી જોઈ શકો છો કે અહીં આપણે ફક્ત ઓળખ મેટ્રિક્સ લીધો છે જેનો અર્થ છે કે કોઈ પરિભ્રમણ નથી તે અક્ષની દિશા સમાન છે ફક્ત તમે કેમેરા અનુવાદિત કરી શકો છો પરંતુ તેમ છતાં જો હું તે લાગુ પણ કરું તો તેથી જો મેં તે રૂપાંતરમાં વિચાર્યું તો અનુવાદ પછીનું નવું કેમેરા મેટ્રિક્સ કંઈક KI એવું હશે જે હું કહું છું અનુવાદ તેથી આપણી પાસે વેક્ટર t હોઈ શકે છે અને તે પછી જો હું વેનીશિંગ બિંદુ ના પ્રક્ષેપણને ધ્યાનમાં લઈશ તો તમે સમજો છો કે d કોલમ વેક્ટર છે અને પછી શું થાય છે તેથી t મારી રજૂઆતમાં કોલમ વેક્ટર પણ છે તો આ પણ K માં d છે તેથી આ તમે જાણો છો તે વિઘટન બિંદુ ગણતરી થયેલ છે અને તમે જોઈ શકશો કે તે જ બિંદુ છે તેથી આ એક મહત્વપૂર્ણ ગાણિતિક સમજૂતી છે કે આપણે અંતર પરના મુદ્દા શા માટે જોઈએ છીએ અને લગભગ તે હંમેશાં સમાન સ્થિતિ પર હોય છે કારણકે જો તમે પણ આપણી સંદર્ભ ફ્રેમની સાપેક્ષે આગળ વધો તો તેઓ સ્થાનાંતરિત થતા નથી તેઓ પણ સાથે જ ચાલે છે જેમ કે જો તમે ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ચંદ્ર થી સ્થાનાંતરિત થતા હોવ અને અમુક અંતરે ચંદ્રને નિહાળતા હોવ છો ત્યારે તમે તમારા સંદર્ભની ફ્રેમમાં જોશો ચંદ્ર હંમેશાં તે જ બિંદુ પર રહે છે કારણ કે તમે જાણો છો કે જો તમારી ગતિમાં કોઈ પરિભ્રમણ શામેલ નથી તો તે એક સરળ અનુવાદની ગતિ છે તેથી તે દેખાશે તે જેવું નથી તેવું અસ્પષ્ટ થશે તે એવું પણ છે જાણે કે તે પણ તમારી સાથે આગળ વધી રહ્યું છે જેનો અર્થ છે કે તે તમારા માટે તે જ સ્થાને રહે છે તેથી આ તે ઘટનાઓ છે જેની સરસ સમજૂતી તમે જાણો છો તેથી આ તે ચર્ચાનું અનુસરણ છે કે જો તે ન હોય તો તે કેમેરા પોઝિશન વેનીશિંગ બિંદુ થી સ્વતંત્ર છે જો કેમેરો ફરતો નથી પરંતુ તમે જાણો છો કે જ્યારે તમારી પાસે રોટેટ કેમેરો હોય છે અને પછી તમે પણ આ અભિવ્યક્તિ મેળવી શકો છો તે જ ગાણિતિક તર્ક લાગુ કરીને ખૂબ જ સરળ અભિવ્યક્તિ છે કે જો હું કેમેરા સેન્ટર ને ફેરવું છું જેથી તમારું પ્રોજેક્શન મેટ્રિક્સ KR કહેવા પ્રમાણે લખી શકાય અને પછી મને લાગે છે તે હતું જે સ્થિતિ પર કેમેરા સેન્ટર ને ખસેડવાની અસર છે તો માની લો કે આ પરિભ્રમણ R પછી અનુરૂપ પ્રોજેકશન મેટ્રિક્સ છે અને તેને કેમેરા સેન્ટર પર ખસેડવું છે પછી જો હું વેનીશિંગ બિંદુઓનો પ્રક્ષેપણ લાગુ કરું તો હું તેને સરળ રીતે KRd લખી શકું છું તેથી તે અહીં બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે અહીં આ અભિવ્યક્તિ દર્શાવવામાં આવી છે તેથી સૂચિતાર્થ એ છે કે જો હું વેનીશિંગ બિંદુઓને જાણું છું તો એવા માર્ગો છે કે જેના દ્વારા તમે વેનીશિંગ બિંદુઓ સમાંતર સીધી લીટીઓમાં સીધી રેખાઓની ગણતરી કરી શકો છો અને તે છબીઓ લઈ શકો છો અને તેમના આંતરછેદનો બિંદુ શોધી શકો છો તે રીતે તમને વેનીશિંગ બિંદુ મળશે પછી જો તમે તે વેનીશિંગ બિંદુઓને જાણો છો અને તે પણ જો તમે કેલિબ્રેશન મેટ્રિક્સ કે જેવા કેમેરા પરિમાણોને જાણો છો તો આપણે પરિભ્રમણ ની ગણતરી કરી શકીએ છીએ તેથી આ પરિણામની એક રસપ્રદ અસર છે તો આ રીતે તે સંબંધિત લાઇન ની દિશા પણ આ સંબંધથી ગણી શકાય કે તમે અહીં K નું વ્યસ્ત કરી સામાન્ય v લાગુ કરી શકો છો તેથી તમે આ વિશેષ સંબંધ ને લાગુ કરી શકો છો તમે આ ફોર્મમાં તેમનો ભાષાંતર કરી શકો છો જો તમને વેનીશિંગ બિંદુ ને અનુરૂપ કેલિબ્રેશન પરિમાણ મળી શકે તો તમે ત્રણ પરિમાણમાં સીધી રેખાની દિશા પણ મેળવી શકો છો અને તે જ રીતે તમે સંદર્ભ ફ્રેમ માં મેળવી શકો છો તમે સંદર્ભ ફ્રેમ ના સંદર્ભમાં સીધી રેખાની બીજી દિશા મેળવી શકો છો તેથી ત્યાંથી તમે રોટેશન મેટ્રિક્સ મેળવી શકો છો તેથી જો આ બંને દિશાઓ વચ્ચે ફરીથી સંબંધ છે જો તે સમાન રૂપાંતર R સાથે સંબંધિત છે અને R પર બે સ્વતંત્ર અવરોધો છે અને આ સંબંધ નો ઉપયોગ કરીને તેની ગણતરી કરી શકાય છે તેથી આ અવરોધ માટે મને સમજાવવા દો કે તે એક ઓર્થોનોર્મલ મેટ્રિક્સ છે જે પ્રથમ અવરોધ છે અને તેમાં પરિભ્રમણનો કોણ પણ શામેલ છે તેથી તમારે તે નિર્ધારિત કરવાની જરૂર છે તેથી આની મદદથી તમે શોધી શકો છો તેથી ચાલો હવે ઇમેજિંગ ના સંદર્ભમાં બીજી પ્રકારની ભૌમિતિક માહિતી અથવા અર્થઘટન પર વિચાર કરીએ તમે સમતલ ને ધ્યાનમાં લીધું હતું અને જે તેના સામાન્ય એકમ દ્વારા નિર્દિષ્ટ થયેલ છે ત્યાં એક એવી દિશા છે જે સામાન્ય રીતે જાણીતી છે અને અલબત્ત કોઈ સમતલ નો ઉલ્લેખ કરવા માટે તમારે તેનો બિંદુ જાણવાની જરૂર છે તેથી ચાલો આ કિસ્સામાં વિચાર કરીએ આપણે આ સમતલ માં સીધી રેખાઓનો સમૂહ જાણીએ છીએ તે પણ નિર્દિષ્ટ થયેલ છે તેથી જો હું આ સીધી રેખાઓની છબીઓ લઉં તો શું મળશે તેથી જો તમે કોઈ સમતલ ને ધ્યાનમાં લો જે આ સમતલ ની સમાંતર છે તેનો અર્થ એ કે જેમનું પ્લેન સામાન્ય છે તે પણ જેવું બતાવવામાં આવ્યું છે તે જ છે અને તેથી તે કન્સ્ટ્રકટ છે તે કેમેરા સેન્ટર દ્વારા સમાંતર સમતલ છે અને આપણે આ સમતલ ને અહીં બતાવ્યા પ્રમાણે જાણીએ છીએ તેથી તમે અહીં શું મેળવી રહ્યાં છો તમે એમની દિશાઓ M ના વેનીશિંગ બિંદુઓ મેળવી રહ્યાં છો તેનો અર્થ એ છે કે બધી સમાંતર રેખાઓ અથવા તે દિશાની સમાંતર તે L દિશા નિર્દેશન કરે છે અને તે જ રીતે દ્વારા નિર્દિષ્ટ દિશાથી સંબંધિત વેનીશિંગ બિંદુ છે જે આ સમતલ માં પડેલી છે તેથી કોઈપણ રેખાની સમાંતર તેની દિશા હોય છે તેથી જો હું આ બે બિંદુઓને કનેક્ટ કરું છું તો તમને ઇમેજ પ્લેન પર એક લાઇન મળશે અને તે હકીકત એ છે કે તે અદૃશ્ય થઈ જશે તે અર્થઘટન એ છે કે તે સમતલ પર પડેલી લીટીઓના તમામ વેનીશિંગ બિંદુઓ જે તે લાઇન પર આવેલા છે તેથી કોઈપણ લાઇન અથવા તેની સાથે સમાંતર કોઈપણ સમતલ માટે કોઈ સમાંતર તે દિશામાં તે બધી લાઇનો એકસરખી વેનીશિંગ રેખા છે તેથી તે અર્થઘટન છે તેથી આપણે પછી વેનીશિંગ લાઇન L ની વ્યાખ્યા આ રીતે કરી શકીએ કે તે આ બે સમતલ નું આંતરછેદ છે તેનો અર્થ એ કે એક સમતલ જે કેમેરા સેન્ટર દ્વારા સમાંતર સમતલ છે તે સમતલ ની સમાંતર જેનો આપણે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ તેથી તે એક સમતલ છે જે આના સમાંતર છે અને જે કેન્દ્ર કેમેરા માંથી પસાર થઈ રહ્યું છે અને જ્યારે તે ચિત્ર સમતલ સાથે છેદે છે પછી તે બે સમતલ એક લીટી પર છેદે છે તેથી તે એક વેનીશિંગ રેખા છે જે વેનીશિંગ રેખાની ભૌમિતિક અર્થઘટન છે અને તે સમતલ સાથે સંબંધિત છે તેથી આ સમતલ ને ધ્યાનમાં રાખીને તે વેનીશિંગ થઈ છે તેથી આ અર્થઘટન છે તેથી આમાંથી આપણે સમતલ ની સામાન્ય ગણતરી પણ કરીશું કારણ કે જો તમે વેનીશિંગ થતી રેખાને જાણો છો તો હું તે જ રૂપાંતરનો ઉપયોગ કરીને અનુરૂપ સમતલ ની જાતે જ ગણતરી કરી શકું છું અને મને સમતલ ની દિશામાં નોર્મલ આપશે જેના માટે આ રેખા વેનીશિંગ રેખા છે અને જો તે સંદર્ભ કેમેરો છે તેનો અર્થ એ કે જો કેમેરાને આ પ્રક્ષેપણ મેટ્રિક્સ દ્વારા રજૂ કરવામાં આવે છે તો તે આ કેમેરાનો પ્રક્ષેપણ મેટ્રિક્સ છે તેથી જો હું ગુણાકાર કરીશ તો તે સરળ રહેશે તેથી દિશા નિર્દેશન માટે તમારે તે વેક્ટર નું સામાન્યીકરણ કરવાની જરૂર છે તેથી ચાલો આપણે ફરીથી આ વિશિષ્ટ ગણતરીને સમાવિષ્ટ કરવાની કવાયત કરીએ માની લો તમારી પાસે એક કેમેરો છે જેની નીચેનો પ્રોજેક્શન મેટ્રિક્સ છે જે P છે જે તમે જોઈ શકો છો તે મુજબ અહીં આપવામાં આવ્યું છે અને માની લો કે તમારી પાસે એક રેખાના સમકક્ષ દ્વારા જગ્યાને સંકલન કરે છે તેથી આપણે સમતલ ની સામાન્ય ગણતરી કરવી પડશે જેના માટે રેખા ક્ષિતિજ તરીકે દેખાય છે તેથી તમે સમજો છો કે તમારું ક્ષિતિજ તે સમતલ ની વેનીશિંગ લાઇન હોવું જોઈએ જે અમારા વિશિષ્ટ દૃષ્ટિકોણની સમાંતર છે મારો મતલબ એ છે કે આ w જેની પાસે આ વિશિષ્ટ રેખા છે તેથી તમે તે સમતલ મેળવવા માંગતા હો અને તે આ લાઇનના સંદર્ભમાં ઇમેજ પ્લેન સાથે છેદે છે તેથી આપણે તે શોધવા માંગીએ છીએ તેથી ચાલો અનુરૂપ ઉકેલ જોઈએ જે તમારી પાસે આ પ્રોજેક્શન મેટ્રિક્સ છે તેથી આ કોલમ વેક્ટર અને કેમેરા કેન્દ્ર દ્વારા રચિત સમતલ દ્વારા વાક્ય સૂચવવામાં આવે છે અને તમે જાણો છો કે તે છે તેથી જો હું આ ગણતરી કરું તો તમારે કેમેરા મેટ્રિક્સ સ્થાનાંતરિત કરવો પડશે અને તમે જાણો છો કે તમારે આ l સાથે ગુણાકાર કરવો જોઈએ પછી તમને આ પ્રકારનું સમીકરણ મળશે આ સમતલનું સમીકરણ છે અને જો હું આ સમતલનું સામાન્ય મેળવવા માંગું છું તેથી મારે તે કોલમ વેક્ટર ના પ્રથમ ત્રણ તત્વો સુધી મારી જાતને મર્યાદિત કરવી જોઈએ કારણ કે તમે જાણો છો કે સમતલનું આ સમીકરણ પ્રમાણે રજૂ થાય છે તેથી આ ચોક્કસ વેક્ટર તમને સામાન્ય પ્રદાન કરશે તેથી તમારે તેને સામાન્ય બનાવવું પડશે અને તે પછી તમે તે એકમ વેક્ટર મેળવી શકો છો તેથી તે આ કરી રહ્યું છે તેથી આ સમતલની સમાંતર સમતલ ની વેનીશિંગ રેખા છે તેથી તે અર્થઘટન છે અને આ ફેશનમાં સામાન્ય ની ગણતરી કરી શકાય છે તેથી આપણે આખરે સામાન્ય ગણતરી કરી શકીએ છીએ કારણ કે આપણે આ ગણતરી માં જોઈ શકીએ છીએ તેથી તમે તે કિસ્સામાં વેનીશિંગ રેખાની ગણતરી કેવી રીતે કરો છો તમારે સમતલમાં વિવિધ દિશાઓ પર સમાંતર રેખાઓના સેટના જૂથોને ઓળખવા પડશે આપણે તેમના વેનીશિંગ બિંદુઓ મેળવી શકીએ છીએ અને તેમની વચ્ચેની રેખા મેળવી શકીએ છીએ તેથી આ રીતે તમે અદૃશ્ય થઈ શકો છો તેથી હવે હું સામગ્રીનો સારાંશ આપીશ તે વિશિષ્ટ હાઇલાઇટ્સ નો સારાંશ આપીશ જેની ચર્ચા આપણે સિંગલ વ્યૂ કેમેરા ભૂમિતિના આ વિષયમાં કરી હતી પ્રથમ વસ્તુ જેમ તમે તે પિનહોલ કેમેરા મોડેલ ને જોઈ શકો છો તે એક પ્રક્ષેપણ મેટ્રિક્સ પ્રદાન કરે છે જે ઇમેજ પોઇન્ટ ના 3 પરિમાણીય બિંદુને નકશા કરે છે અને પ્રક્ષેપણ મેટ્રિક્સમાં થોડી રુચિ છે મારો અર્થ એ છે કે કેટલીક જાણીતી રચના તે મેટ્રિક્સ છે તે 3 પરિમાણીય વિશ્વથી 2 પરિમાણીય સમતલમાં મેપિંગ છે અને તેમાં સ્વતંત્રતા ની ડિગ્રી 11 છે તેનો અર્થ એ કે ત્યાં 11 સ્વતંત્ર પરિમાણો છે તેથી તમે સમજી શકો છો કે ત્યાં મેટ્રિક્સના 12 તત્વોનો અર્થ છે તેથી તમે તે તત્વોને સ્કેલ કરી શકો છો તેથી તમને સમાન મેપિંગ મળે છે તેથી એક તત્વ એ એક સ્કેલ ફેક્ટર છે તેથી બાકીના તત્વો એ તે પાયે પરિબળથી સ્વતંત્ર છે પછી આ 11 માંથી 5 આંતરિક પરિમાણો અને 6 બાહ્ય પરિમાણો છે અને તમારે આ પ્રક્ષેપણ મેટ્રિક્સનો અંદાજ લગાવવા માટે ઓછામાં ઓછા 6 સમાન બિંદુની જરૂર છે પ્રોજેક્શન મેટ્રિક્સનો બીજો પ્રકાર છે જેને આપણે એફાઇન પ્રોજેક્શન મેટ્રિક્સ કહીએ છીએ તેથી આ કિસ્સામાં પ્રોજેક્શન અથવા કેમેરા સેન્ટર ના કન્વર્ઝિંગ પ્રોજેક્શન કિરણોને બદલે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે છબીઓ સમાંતર કિરણો દ્વારા બનાવવામાં આવી છે અને તમારા કેમેરાનું કેન્દ્ર અનંતમાં આવેલું છે તેથી આ પ્રકારના એફાઇન પ્રક્ષેપણ માટે ના પ્રક્ષેપણ મેટ્રિક્સની રચના માં એક વિશિષ્ટ તફાવત છે તેમાં રંગ હોવો જોઈએ જેમાં તેની પંક્તિ હોવી જોઈએ 0 0 0 1 અથવા 1 ના સ્થાને કોઈપણ મૂલ્ય હોવું જોઈએ અને પછી તેની સ્વતંત્રતા ની ડિગ્રી છે કારણ કે જો હું 1 ના ધોરણને પસંદ કરું છું બાકીના સ્વતંત્ર પરિમાણો છે તેથી જો હું આ ચાર તત્વોને 12 માંથી બહાર કાઢું છું તો તે 8 રહે છે તેથી તે સ્વતંત્રતાની ડિગ્રી છે 8 અથવા સ્વતંત્ર પરિમાણ 8 છે અને દરેક બિંદુ વ્યવહાર મને 2 સમીકરણો પ્રદાન કરે છે તેથી આ એફાઇન પ્રોજેક્શન મેટ્રિક્સ નો અંદાજ કાઢવા માટે આપણને ઓછામાં ઓછા 4 બિંદુ વ્યવહારની જરૂર છે પછી આપણે ભૂમિતિ વિશે ચર્ચા કરી જે પ્રક્ષેપણ મેટ્રિક્સમાં એન્કોડ થયેલ છે જેમ કે આ સંબંધોને વ્યક્ત કરવા માટે વિવિધ સ્વરૂપોમાં રજૂ કરી શકાય છે જેમ આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે આનું એક સ્વરૂપ હોઈ શકે છે તે સૂચનો છે જેનો આપણે ઉપયોગ કર્યો છે M એ સબ મેટ્રિક્સ એ કોલમ વેક્ટર છે તે ચોથું કોલમ વેક્ટર છે અથવા પ્રોજેક્શન મેટ્રિક્સ કોલમ વેક્ટર્સ p પ્રથમ બીજો ત્રીજો ચોથો સમૂહ તરીકે ગણી શકાય તેઓ દ્વારા સૂચવવામાં આવે છે અથવા તેને પંક્તિઓના સ્ટેક તરીકે ગણી શકાય છે તે રો વેક્ટર છે તેથી આ રીતે પ્રોજેક્શન મેટ્રિક્સ રજૂ કરી શકાય છે અને ભૂમિતિ વિશેની કેટલીક રસપ્રદ માહિતી જે એન્કોડ કરેલી છે જે પ્રક્ષેપણ મેટ્રિક્સના આ મૂલ્યોથી પ્રાપ્ત થઈ શકે છે જેમ કે કેમેરા સેન્ટર દ્વારા આપવામાં આવ્યું છે તે વિશ્વ સંકલન સિસ્ટમ છે અને એફાઇન પ્રોજેક્શન મેટ્રિક્સ માટે તમારે એમનો જમણો 0 વેક્ટર લેવો પડે છે અને જેને તમે દિશા તરીકે અર્થઘટન જાણો છો તેથી તે તમને તે સમાંતર કિરણોની દિશા આપશે જે છબીઓ રચે છે પછી આપણે ઇમેજિંગ માં આ કિસ્સામાં વેનીશિંગ બિંદુ વિશે ચર્ચા કરી ઉદાહરણ તરીકે X અક્ષોનો X અક્ષ વેનીશિંગ પ્રથમ કોલમ વેક્ટર દ્વારા આપવામાં આવે છે પછી Y અક્ષો દ્વારા અને Z અક્ષ માટે Z બિંદુની વેનીશિંગ છબી છે અને વિશ્વની છબી અહીં છે અને ત્યાં ખાસ સમતલ છે જે આપણે ખાસ કરીને તેની હરોળમાંથી પ્રોજેક્શન મેટ્રિસિસ તત્વોથી પુન પ્રાપ્ત કરી શકીએ છીએ તેથી આ વિશિષ્ટ સમતલ જેવા કેટલાક વિશેષ સમતલ સંબંધ દ્વારા આપવામાં આવે છે પછી ત્યાંથી તે એક મુખ્ય સમતલ છે જેનું સામાન્ય તમને મુખ્ય અક્ષ આપશે તેથી વેક્ટર ના પ્રથમ ત્રણ તત્વો તે તમને સામાન્યની દિશાઓ આપશે અને તે પછી મુખ્ય બિંદુ એ મુખ્ય સમતલ સાથે મુખ્ય અક્ષનું આંતરછેદ છે જે આ સંબંધ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે M એક અનુરૂપ છે જેને તમે સબ મેટ્રિક્સ અથવા પ્રોજેક્શન મેટ્રિક્સ પેટા મેટ્રિક્સ જાણો છો અમારે ઓપ્ટિકલ અક્ષની દિશાઓને M સાથે ગુણાકાર કરવાની જરૂર છે અને તમને મુખ્ય બિંદુ મળશે સમતલ ની રચના ઇમેજ કોઓર્ડિનેટ સિસ્ટમ ના x અક્ષ સાથે અને પ્રક્ષેપણનું કેન્દ્ર પણ બને છે તેથી પ્રક્ષેપણ અને x અક્ષના કેન્દ્ર સાથે આ એક સમતલ ને ત્રિપરિમાણીય બનાવશે ત્રિપરિમાણીય જગ્યા માં અને આ સંબંધ દ્વારા આપવામાં આવશે અને તે જ રીતે ઇમેજ કોઓર્ડિનેંટ સિસ્ટમ ના y અક્ષ દ્વારા રચિત એક સમતલ જે ફરીથી તે કેમેરાના કેન્દ્રની સાથે છે તેથી ત્યાં પ્રક્ષેપણ મેટ્રિક્સથી અલગ અન્ય ભૌમિતિક ડેરિવેટિવ્ઝ છે પ્રથમ વસ્તુ એ છે કે તમે એક છબી બિંદુ પર પ્રક્ષેપણ કિરણ બનાવી શકો છો તમે તે ચોક્કસ લાઇન ના તેના ત્રિ પરિમાણીય સમીકરણોમાંથી આ અભિવ્યક્તિ દ્વારા દિશા ગુણોત્તર આપવામાં આવે છે તમે નોંધ લો કે x એક છબી છે જે 2 પરિમાણીય પ્રક્ષેપણ અવકાશ ની સજાતીય સંકલન પ્રણાલી માં વ્યક્ત થાય છે તેથી આ તમને 3 પરિમાણીય માળખામાં એક દિશા ગુણોત્તર આપશે 3 પરિમાણીય જગ્યા અને કિરણ પરના કોઈપણ બિંદુ કોઈ આકસ્મિક રીતે એક રેખાને નિર્ધારિત કરશે કે કેમેરા સેન્ટર માં પસાર થવું પડશે અને તમે જાણો છો કે કેમેરા સેન્ટર માં ગણતરી કરી શકાય છે આ ફોર્મ તમારી પાસે છે જે તમને કેમેરા સેન્ટર આપશે અને આ રીતે પ્રોજેક્શન રે બને છે એ જ રીતે તમે કેમેરા સેન્ટર સાથે ઇમેજ પ્લેન માં લાઇન સાથે રચિત સમતલ ની પણ ગણતરી કરી શકો છો તે દ્વારા આપવામાં આવે છે અને દિશા d સાથેની રેખાનો વેનીશિંગ Md થઈ જાય છે તેથી આની સાથે તમે મને અહીં આ વિશિષ્ટ વિષયનો અંત લાવવા દો હું આશા રાખું છું કે તમે સિંગલ વ્યૂ કેમેરા ભૂમિતિની કેટલીક સુવિધાઓ શીખી હશે આગળ સ્ટીરિયો ભૂમિતિ અથવા બે વ્યૂ કેમેરા ભૂમિતિ વિશે ચર્ચા કરવામાં આવશે તમારા સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર